આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ પ્રોફ દિપક ખેમાણી Prof Deepak Khemani કોમ્પ્યુટર વિજ્ઞાન ઈજનેરી વિભાગ ભારતીય પ્રૌધોગિકી સંસ્થા મદ્રાસ Indian Institute of Technology Madras Lecture 34 પ્લાનિંગ FSSP BSSP આપણે પ્લાનિંગ તરફ જોઈ રહ્યાં છીએ અને છેલ્લા વર્ગમાં આપણે PDDL પ્લાનિંગ ડોમેન ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ વિશે ખૂબ જ ટૂંકમાં વાત કરી તેનું આપણે ફક્ત એક સરળ સંસ્કરણ જોઈ રહ્યા છીએ જે આપણે આવૃત્તિ 1 0 કહી શકીએ જે STRIPS ડોમેન સમાન છે લેંગ્વેજની એક્શન્સના આ સૌથી સરળ સંસ્કરણમાં વિશ્વ તત્કાળ છે વિશ્વ ડિટર્મિનીસ્ટિક છે વિશ્વ સંપૂર્ણપણે અવલોકનક્ષમ છે લક્ષ્યો એ અર્થમાં સરળ છે કે ફક્ત ગોલ સ્ટેટ જ છે અને ફક્ત એજન્ટ જ દુનિયા બદલી શકે છે પરંતુ આપણે રિઝનિંગ તરફ પ્રથમ પગલા લીધા છે જ્યારે આપણે પ્લાનિંગ ડોમેન ડિસ્ક્રિપ્શન લેંગ્વેજ જેવી લેંગ્વેજ વિશે વાત કરવાનું શરૂ કરીએ આપણે રજૂઆત વિશે વાત કરી રહ્યા છીએ કેવી રીતે ડોમેન્સ નું રિપ્રેસેંટેશન કરવું એક્શન્સ નું રિપ્રેસેંટેશન કેવી રીતે કરવું તેથી સામાન્ય રીતે જો તમે PDDL ડોકયુમેન્ટ જોશો તો તમે જોશો કે તેઓ ડોમેન ની ડેફિનેશન થી શરૂ કરે છે તેથી આપણે જે ડોમેનને જોઈ રહ્યા છીએ તે બ્લોક્સ વર્લ્ડ ડોમેન છે તેથી તમે કહી શકો કે ડોમેન નું નામ એ બ્લોક્સ વર્લ્ડ છે અને On OnTable Holding વગેરે જેવા પ્રેડિકેટ્સ છે અને તે બધા પ્રેડિકેટ્સ અને કેટલીક એક્શન્સ આપણે જોઈ છે તેથી ચાલો થોડી એક્શન્સ જોઈએ પ્રિકન્ડિશન્સ એ પ્રેડિકેટ્સ નો સમૂહ છે જે એક્શન લાગુ થવા માટે આવશ્યક છે અહીં StackXY માટે પ્રિકન્ડિશન્સ Holding Clear અને ArmEmpty છે અહીં ArmEmpty માટે AE જેવા ટૂંકા સ્વરૂપનો ઉપયોગ કરશું તેથી જો X Y પર છે અહીં X અને Y વેરિયેબલ્સ છે પરંતુ જ્યારે આપણે ખરેખર ડોમેન વિશે વાત કરીશું ત્યારે ત્યાં ચોક્કસ બ્લોક માટે કોન્સ્ટન્સ હશે જેવા કે A B C માફ કરશો અહીં Holding અને Clear હોવું જોઈએ જો Holding અને Clear હોય તો તમે Y પર X ને સ્ટેક કરી શકો છો તેની પોઝિટિવ ઈફેક્ટ્સ OnXY અને ArmEmpty હોય છે અને નેગેટિવ ઈફેક્ટ્સ Holding અને Clear છે ત્યાં એક વધુ પોઝિટિવ ઈફેક્ટ હતી જે તમે Clear તરીકે ઉમેરી શકો છો આ વાક્યરચના ચોક્કસપણે PDDL ઉપયોગ કરે છે એ નથી PDDL લિસ્ટ જેવી વાક્યરચના નો ઉપયોગ કરે છે જ્યાં લગભગ બધું કૌંસમાં હોય છે નેગેટિવ ઇફેક્ટ્સ એ ખરેખર NOT પ્રીફીક્સ સાથે પોઝિટિવ ઇફેક્ટ્સ છે પરંતુ અહીં આ સરળ સંકેતનો ઉપયોગ કરશું ઓપરેટર્સ અથવા એક્શન્સ આ 3 પ્રકારની વસ્તુઓ દ્વારા રજૂ થાય છે પ્રથમ છે પ્રિકન્ડિશન્સ નો સેટ ઉદાહરણ તરીકે Holding Clear અને પછી પોઝિટિવ અને નેગેટિવ ઈફેક્ટ્સ ઈફેક્ટ શું છે જો વિશ્વમાં તે ઓપરેટરો ચલાવવામાં આવે તો આ ઓપરેટર વિશ્વમાં જે પરિવર્તન લાવે છે તે ઈફેક્ટ્સ છે તેથી આપણે અહીં કહીએ કે જ્યારે Holding અને Clear હોય ત્યારે StackXY શક્ય છે અને જો તમે StackXY ચલાવો છો તો X Y પર હશે અને ArmEmpty હશે કારણ કે તમે X ને Y પર ડ્રોપ કર્યું છે અને X Clear હશે અને Holding અને Clear આ લાંબા સમય સુધી સાચું રહેશે નહીં તેવી જ રીતે આપણે UnstackXY એકશન વ્યાખ્યાયિત કરી છે જે આનાથી વિપરિત છે તેથી પ્રિકન્ડિશન્સ OnXY ArmEmpty અને Clear હોય છે તેથી જો X Y પર છે અને ArmEmpty છે જેનો અર્થ છે કે રોબોટ આર્મ પાસે કંઈપણ નથી તે યાદ રાખો કે આપણે વન આર્મ રોબોટ વિશે વાત કરી રહ્યા છીએ જે બ્લોક્સને આસપાસ ખસેડી રહ્યું છે અને Clear જેનો અર્થ એ છે કે કશું પણ X ની ટોચ પર નથી પછી Holding અને Clear તે ઈફેક્ટ્સ પોઝિટિવ છે તેથી તમે અહીં જોઈ શકો છો કે ત્યાં એક પ્રકારનું સંગઠન છે અને ઈફેક્ટ્સ નેગેટિવ OnXY ArmEmpty અને Clear છે અહીં મેં ઈફેક્ટ્સ અને પ્રિકન્ડિશન્સ બંને માં Clear ઉમેર્યું છે તેથી જો તમે તેને પ્રિકન્ડિશન્સ માં ઉમેરશો તો તમારે તેને ઈફેક્ટ્સ માં પણ ઉમેરવું પડશે તે PDDL અથવા PDDL 1 0 નું એક સરળ સંસ્કરણ છે જ્યાં એક્શન્સ ઈન્સ્ટેન્ટેનિયસ છે અને ઈફેક્ટ્સ વિશે આપણે વાત કરી તેથી તમે તેના પ્લાનિંગ તરફ આગળ વધો તે પહેલાં ચાલો હું રીચર લેંગ્વેજ ના નિર્માણને સમજાવું તેથી એક વસ્તુ કે જેને તમે રીચર લેંગ્વેજ માં લાગુ કરો છો તેને કંડિશનલ ઈફેક્ટ્સ કહેવામાં આવે છે તેથી કંડિશનલ ઈફેક્ટ્સ એ ઈફેક્ટ્સ છે જે કેટલીક શરતો સાચી હોય તો જ અમલમાં આવે છે કંડિશનલ ઈફેક્ટ્સના ઉદાહરણ તરીકે તમારી પાસે એક ડોમેન છે જેમાં તમે ઓબ્જેક્ટ્સને આસપાસ ખસેડવાની વાત કરી રહ્યા છો અને તમારી પાસે ટ્રક છે અને તમે એક ટેબલને લોકેશન A થી લોકેશન B પર ખસેડવા માંગો છો અને તમે MoveTruck એક્શનને વ્યાખ્યાયિત કરો છો જે કહે છે કે ટ્રક એક સ્થાન X થી બીજા સ્થાન Y પર જાય છે અને અહીં કંડિશનલ ઈફેક્ટ એ છે કે જો તે ટ્રકમાં કોઈ ઓબ્જેક્ટ હોય તો તે પણ સ્થાનથી આગળ વધે છે અથવા જો તમે બ્રીફકેસ ડોમેન જોશો તો જો બ્રીફકેસ લોકેશન X થી લોકેશન Y પર જાય છે તો ચાલો આપણે કહીએ કે તમારી પાસે બેગ છે જે તમે ડિપાર્ટમેન્ટથી છાત્રાલયમાં લઈ જાવ છો પછી જો કોઈ પુસ્તક હોય તો કંડિશનલ ઈફેક્ટ કહેશે જો Z બ્રીફકેસમાં છે તો તે લોકેશન Y પર જશે અને અહીં અર્ધ ઇંગલિશના પ્રકારમાં લખી રહ્યા છીએ પરંતુ મૂળ વિચાર એ છે કે સ્થાન X થી Y સુધી એક બ્રીફકેસ ખસેડવાની એક્શનના અર્થમાં કંડિશનલ ઈફેક્ટ પડે છે કે બ્રીફકેસની અંદર જે પણ હશે તે પણ સાથે લક્ષ્ય સ્થાન પર જશે અલબત્ત અહીં ઈફેક્ટ્સ એ ડિટર્મિનીસ્ટિક છે દરેક એક્શનને ખૂબ જ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરેલી છે પરંતુ તે એક લેંગ્વેજ છે બીજી સુવિધા જે રીચર લેંગ્વેજ માં છે તે એક ડ્યૂરેટિવ એક્શન્સ છે જે આ દિવસો માં ઘણી એક્સપ્લોર કરવામાં આવી રહી છે તેથી જેમ આપણે છેલ્લા વર્ગમાં કહ્યું હતું STRIPS એક્શન્સ અને PDDL એક્શન્સ માં સમયનો કોઈ ખ્યાલ નથી હોતો કારણ કે એક્શન્સ ઈન્સ્ટેન્ટેનિયસ છે તેથી જો તમે કોઈ ઓબ્જેક્ટ લઈ રહ્યા છો અથવા ઓબ્જેક્ટને નીચે મૂકતા હોવ તો ઓબ્જેક્ટ ને સ્ટેક કરવામાં આવે છે તો આપણે માની લઈએ છીએ કે તે તરત જ થાય છે અને પછી એકવાર એક્શન થાય તે પછી તરત જ આવશ્યક ઈફેક્ટ્સ દેખાય છે પરંતુ વાસ્તવિક દુનિયામાં એક્શન્સ ઈન્સ્ટેન્ટેનિયસ નથી જો તમે અહીંથી છાત્રાલયમાં જાઓ છો તો અહીંથી છાત્રાલય જવા માટે થોડો સમય લાગશે જે ધ્યાનમાં લેવું જ જોઈએ તેથી ડ્યૂરેટિવ એક્શન્સ ને ડ્યૂરેશન અથવા ઈન્ટર્વલ્સ દ્વારા રજૂ કરવામાં આવે છે અહીં આ એક્શનની શરૂઆત છે અને આ એક્શનનો અંત છે તેથી ઉદાહરણ તરીકે આપણે અહીંથી છાત્રાલય તરફ જવાની આ એક્શનને ધ્યાનમાં લઈએ છીએ પછી એક્શન્સ ચોક્કસ સમયે શરૂ થાય છે અને તેની એક ચોક્કસ ડ્યૂરેશન હોય છે જેમ કે t તેથી આ એક્શન ચોક્કસ સમય t લે છે હવે આ સમય કોન્સ્ટન્ટ અથવા વેરિયેબલ હોઈ શકે ઉદાહરણ તરીકે વાસ્તવિક દુનિયામાં ચાલવાની એક્શન અહીંથી છાત્રાલયમાં જાવ તો તમને 10 મિનિટ લાગશે તમે અહીંથી ડિપાર્ટમેન્ટમાં જાઓ તો તમને 5 મિનિટ લાગશે તમે અહીંથી ગેટ પર જશો તો તમને 15 મિનિટનો સમય લાગશે તેથી ડ્યૂરેશન એ અર્થમાં ગતિશીલ હોઈ શકે છે અને તેથી આ એક્શનની શરૂઆત છે આ એક્શનનો અંત છે એક્શન એક ડ્યૂરેશનમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને આવા પ્લાનિંગ ડોમેન્સ એ ડયુરેટિવ કહેવાય છે અને આ એકશન્સને ડ્યુરેટિવ એક્શન્સ કહેવામાં આવે છે અને તમારી પાસે સ્ટાર્ટ કંડિશન્સ છે અથવા પ્રિકન્ડિશન્સ છે અને પછી સ્ટાર્ટ ઈફેક્ટ્સ છે આ એન્ડ કંડિશન્સ છે અને આ એન્ડ ઈફેક્ટ્સ છે આનો અર્થ શું થશે ધારો કે તમારે અહીંથી ડિપાર્ટમેન્ટની લેબોરેટમાં જવું છે અને આપણે તે માટે એક એક્શન વ્યાખ્યાયિત કરી છે તેથી પ્રિકન્ડિશન્સ અથવા સ્ટાર્ટ કંડિશન્સ છે કે તમે અહીં હોવા જોઈએ અને તમારી પાસે સાયકલ અથવા કંઇક વાહન છે તેની સ્ટાર્ટ ઈફેક્ટ્સ શું છે સ્ટાર્ટ ઈફેક્ટ્સ એ ઈફેક્ટ છે જે એક્શન્સ શરૂ થતાંની સાથે જ અમલમાં આવે છે તેથી જયારે તમે લેબ તરફ જવાનું શરૂ કરો છો તમે આ જગ્યા પર નહીં રહો તેથી તે સ્ટાર્ટ નેગેટિવ ઈફેક્ટ છે એન્ડ ઈફેક્ટ્સ શું હશે અંતમાં પણ પ્રિકન્ડિશન્સ હોઈ શકે છે ઉદાહરણ તરીકે આ સમયે લેબ ખુલી હોય તો પછી એક્શન યોગ્ય રીતે થશે અને એન્ડ ઈફેક્ટ્સ હોઇ શકે છે કે તમે લેબની અંદર હોય અને પછી આપણી પાસે ઓવરઓલ કંડિશન્સ છે જે એવા પ્રેડિકેટ્સ છે જે સમગ્ર એક્શન દરમિયાન ટ્રુ હોય છે તેથી ધારો કે તમે અહીંથી કોઈ સ્થળ સુધી સાયકલ ચલાવી રહ્યા છો તો ઓવરઓલ કંડિશન્સ એવું કહી શકાય કે તમારી સાયકલ માં દરેક ટાઈમ પર પૂરતી હવા છે જો કંડિશન કોઈપણ સમયે નિષ્ફળ જાય છે તો એક્શન લાંબા સમય સુધી કામ કરશે નહીં હવે જેમ તમે કલ્પના કરી શકો છો એકવાર તમે ડ્યૂરેટિવ એક્શન્સ વિશે કામ કરવાનું શરૂ કરો છો પછી વસ્તુઓ વધુ જટિલ બને છે તમારે સ્ટાર્ટ ઇફેક્ટ્સ સ્ટાર્ટ કંડિશન્સ એન્ડ કંડિશન્સ એન્ડ ઈફેક્ટ્સ ઓવરઓલ કંડિશન્સ વગેરે વિષે વાત કરવાની રહેશે તેથી રિઝનિંગ વધુ જટિલ બને છે અને તમે કલ્પના કરી શકો છો કે એક એક્શન આ રીતે હોઈ શકે છે બીજી એક્શન આની જેમ આવી શકે છે અને પછી આ ઈન્ટર્વલ્સ વચ્ચે વિવિધ પ્રકારનાં સંબંધો છે જે તમારે એક્સપ્લોર કરવા પડશે અને તેના વિશે એક સારો વ્યાખ્યાયિત અભ્યાસ છે એલન્સ ઈન્ટરવલ એલ્જીબ્રા allens interval algebra જે મૂળ રૂપે તે બધા સંબંધોને જુએ છે જે બે ઈન્ટરવલ વચ્ચે હોઈ શકે છે આ ઉદાહરણ છે કહે છે કે પ્રથમ ઈન્ટરવલ પહેલા બીજો ઈન્ટરવલ શરૂ થાય છે તમે કલ્પના કરી શકો છો કે અહીં ઘણી બધી શક્યતાઓ છે તેઓ એક સાથે થઈ શકે છે પ્રથમ પછી બીજું તરત જ શરૂ થઈ શકે છે અથવા બીજું પ્રથમ પછી શરુ થઇને તેની પેહલા જ પૂર્ણ થઈ શકે છે અથવા પ્રથમ બીજા પછી શરુ થઇને તેની પેહલા જ પૂર્ણ થઈ શકે છે તેથી આ પ્રકારના 13 ઈન્ટર્વલ્સ છે અને ઈન્ટર્વલ્સની આસપાસ રિઝનિંગ માટે આ એલ્જીબ્રા છે પરંતુ આપણે અહીં વધારે વિગતમાં નહીં જઈએ ત્રીજું જે ઘણીવાર રજૂ કરવામાં આવે છે તે છે મેટ્રિક વેલ્યૂઝ તેથી મેટ્રિક વેલ્યૂઝ જુદા જુદા મૂલ્યો લઈ શકે છે અને અહીં ઉદાહરણ સમજાવવા માટે ધારો કે તમે સાયકલની જગ્યા એ મોટર સાયકલનો ઉપયોગ કરી રહ્યાં છો પછી અહીં એક કન્ડિશન ની જરૂર પડશે કે બધા તબક્કે તમારી પાસે પેટ્રોલ ની ચોક્કસ માત્રા હોવી આવશ્યક છે તેથી આ મેટ્રિક વેલ્યૂઝ તમારા મોટર સાયકલમાં કેટલું પેટ્રોલ છે તેને ટ્રેક કરે છે એવું કહી શકાય કે જો તમારી પાસે શરૂઆતમાં આટલું પેટ્રોલ છે X તો એક્શનના અંતે તમારી પાસે X k પેટ્રોલ હશે તેથી તે એક એન્ડ ઈફેક્ટ છે અને તે ત્રીજા પરિમાણનો પરિચય આપે છે કંટીન્યુસ ન્યૂમેરિકલ વેલ્યૂઝ પરંતુ આપણે આ કોર્સમાં રીચર ડોમેન્સ તરફ વધારે ધ્યાન નહીં આપીએ અને મૂળભૂત પ્લાનિંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીશું જેમાં STRIPS PDDL ડોમેન નો ઉપયોગ કરવામાં આવે છે તેથી આપણે કંઈક એવું વ્યાખ્યાયિત કર્યું હતું કે કોઈ સ્ટેટ S માં એક્શન A APPLICABLE છે જો પ્રિકન્ડિશન્સ Pre S અહીં આપણે તેનો પ્રેડિકેટ તરીકે ઉપયોગ કરીશું Pre નો અર્થ છે a ની પ્રિકન્ડિશન્સ એટલે કે આ આખો સેટ તે S નો સબસેટ છે આ સ્ટેટ S માં APPLICABLE હશે તેથી આ પ્લાનિંગ સાથે તમે જોશો કે આપણે રિપ્રેસેંટેશન તરફ ટ્રાંઝિશન કરી રહ્યા છીએ આપણે સર્ચ જેવી બાબતો જોઈ પણ આપણે રિપ્રેસેંટેશન ની ચિંતા કરતા ન હતા હવે આપણે કોઈ ડોમેનનું રિપ્રેસેંટેશન કેવી રીતે કરવું એક્શન્સનું રિપ્રેસેંટેશન કેવી રીતે કરવું તે વિશે પણ વાત કરી રહ્યા છીએ અને તર્કના ભાગને ધ્યાનમાં રાખીને પણ અને તર્કનો ભાગ શરુ કરવા માટે આપણે અમુક પ્રકારના તર્ક જોઈશું જેમ કે સોલ્યૂશન માટે સર્ચ કારણ કે આપણી પાસે આ રિપ્રેસેંટેશન છે આપણે આ પ્રકારની કન્ડિશન્સ વિશે વાત કરી શકીએ છીએ કોઈ સ્ટેટ S માં એક્શન a APPLICABLE છે જો a ની પ્રિકન્ડિશન્સ નો સેટ તે S નો સબસેટ છે તેવી જ રીતે ગોલ ગોલ g એટલે એવા પ્રેડિકેટ્સ નો સમૂહ કે જેને આપણે ટ્રુ બનવા માંગીએ છીએ ઉદાહરણ તરીકે આપણો ગોલ નીચે મુજબ છે OnAB અને OnBD તેનો અર્થ છે કે બ્લોક્સ ડોમેન માં A B પર છે અને B D પર છે તેથી આ ગોલ છે અને આ અલ્પવિરામ નો અર્થ છે AND કન્ડિશન એટલે કે બંને બાબતો ટ્રુ હોવી આવશ્યક છે A B પર હોવું આવશ્યક છે અને B D પર હોવું આવશ્યક છે તેથી ગોલ એ મૂળરૂપે ડીઝાયર્ડ સ્ટેટ નું પાર્શિયલ ડિસ્ક્રિપ્શન છે ધારો કે સ્ટેટ S ગોલ g ને સેટિસફાય કરે છે યાદ રાખો કે આ બંને પ્રેડિકેટ્સ ના સમૂહ છે એક સ્ટેટ એટલે વિશ્વમાં જે અત્યારે સાચું છે જેમ કે OnAB OnBC અને ગોલ એટલે જે તમે વિશ્વમાં સાચું બનાવા માંગો છો તેથી સ્ટેટ S ગોલ g ને સેટિસફાય કરે છે આપણે જે રિપ્રેસેંટેશન કરીએ છીએ ધારો કે આપણે g નો ઉપયોગ કરીએ છીએ તે S નો સબસેટ છે તો તમે જોઈ શકો છો કે આનો ઉપયોગ ગોલ ટેસ્ટ ફંકશન ને વ્યાખ્યાયિત કરવા માટે થઈ શકે છે જે કહેશે કે આપણે ગોલ સુધી પહોંચ્યા કે નહીં આપણે અહીં સરળ ગોલ્સ સાથે કાર્ય કરી રહ્યા છીએ અને આપણે એ જોવા માંગીએ છીએ કે આપણે ગોલ સ્ટેટ માં પહોંચ્યા છીએ કે નહીં તો પછી આનો ઉપયોગ તે માટે કરવામાં આવે છે હવે જયારે એક્શન a લાગુ થાય છે ત્યારે આપણે એક્શન a નો સ્ટેટ S માટે ઉપયોગ કરીને એક ફંકશન ડિફાઈન કરી શકીએ progressSa આ ફંકશન સ્ટેટ S પર એક્શન a લાગુ કરે છે અને તમને એક નવું સ્ટેટ S મળે છે છેલ્લા વર્ગમાં આ જોયું SSeffects effects છે તેથી આપણી પાસે એક ફંકશન progress છે જેના ઉપયોગથી એક સ્ટેટથી બીજા સ્ટેટમાં જઈ શકાય આપણી પાસે સ્ટેટ સ્પેસ સર્ચ માટેની મશીનરી છે એપ્લીકેબીલીટી ટેસ્ટ થી આપણે જોઈ શકીએ કે કોઈ સ્ટેટમાં એક્શન એપ્લીકેબલ કે નહીં આપણે એક સ્ટેટથી બીજા સ્ટેટમાં પ્રોગ્રેસ કરી શકીએ છીએ આપણે મુવ જેન ફંકશન જોયું છે જો આપણે કોઈ સ્ટેટ માં એપ્લીકેબલ હોય તેવી બધી એક્શન્સ પસંદ કરીએ તો મુવ જેન ફંકશન મળે છે પછી આપણી પાસે અહીં ગોલ ટેસ્ટ ફંક્શન છે જેના દ્વારા તમે ટેસ્ટ કરી શકો કે S એ ગોલ સ્ટેટ છે કે નહીં તેથી ફોરવર્ડ સ્ટેટ સ્પેસ સર્ચ આ પ્રકારનો સર્ચ છે કોઈ પણ પ્લાનિંગ પ્રોબ્લેમ સ્ટેટ S ગોલ g અને એક્શનના સેટ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે દેખીતી રીતે આપણે એક લેંગ્વેજ ની મદદ થી ડોમેનની વ્યાખ્યા કરી છે તેમજ ડોમેન ની અંદર શક્ય હોય એવી એક્શન્સ પણ ડિફાઈન કરી છે અને એક સ્પેસિફિક પ્રોબ્લેમ એટલે આપણે સ્ટાર્ટ ને S થી ગોલ ને g થી અને એકશન્સ ના સેટ ને a થી ડિફાઈન કરીએ છીએ જેનો ઉપયોગ સ્ટાર્ટ સ્ટેટ થી ગોલ સ્ટેટ સુધી જવા માટે થાય છે તો ચાલો આપણે ધારીએ કે આપણી પાસે કોઈ ડોમેન છે અહીં આપણે ઇચ્છીએ છીએ ABD આપેલું સ્ટાર્ટ સ્ટેટ આ પ્રમાણે છે આ બધું એક ટેબલ પર છે A B પર છે B ટેબલ પર છે C D પર છે E ટેબલ પર છે F ટેબલ પર છે વગેરે ચાલો આપણે કહીએ કે આ એક સ્ટાર્ટ સ્ટેટ છે અને ગોલ છે કે A B પર હોવું જોઈએ અને B D પર હોવું જોઈએ તેથી આ ગોલ ડિસ્ક્રિપ્શન છે અને ગોલ ડિસ્ક્રિપ્શન ઘણા સ્ટેટ્સ માટે સાચું હોઈ શકે છે જો અહીં A B પર છે અને B D પર છે તો બાકીના બ્લોક્સ કોઈપણ રીતે ગોઠવાયેલા રહેશે જ્યાં સુધી તે સ્ટેટ માં A B પર છે અને B D પર છે ત્યાં સુધી તે ગોલ સ્ટેટ છે તે જ અહીં કહ્યું છે કે જો g એ S નો સબસેટ છે તો સ્ટેટ S ગોલ g ને સેટિસફાઈ કરે છે હવે આપણે આ પ્લાનિંગ કરવા માંગીએ છીએ અને આપણે ફોરવર્ડ સ્ટેટ સ્પેસ સર્ચ થી પ્રારંભ કરીશું કારણ કે તે જાણીતું છે સંદર્ભિત સમય 2341 ફોરવર્ડ સ્ટેટ સ્પેસ સર્ચ કેવી રીતે આગળ જાય છે આ સ્ટેટ સ્પેસ સર્ચ જેવું છે જેના વિશે આપણે અત્યાર સુધી વાત કરી હતી એટલે કે સ્ટાર્ટ સ્ટેટ S આપ્યું હોય તો તમે ઘણી એક્શન્સ લાગુ કરી શકો છો એક્શન્સ લખીને બતાવવાના બદલે હું આ એર્રો નો ઉપયોગ કરીને એક્શન્સ બતાવીશ તેથી આ એર્રો કહે છે કે હું B થી A Unstack કરું છું હું અહીં ઘણી એક્શન્સ લાગુ કરી શકું છું હું D થી C Unstack કરી શકું છું હું E થી F ને Unstack કરી શકું છું હું H થી I ને Unstack કરી શકું છું જો તમને યાદ હોય તો આપણે 4 એકશન્સ વિશે વાત કરી Stack Unstack PickUp અને PutDown PickUp અને Unstack વચ્ચે એક તફાવત છે Unstack એટલે તે બીજા બ્લોક પર થી અનસ્ટેક થાય છે અને PickUp એટલે તે ટેબલ પર થી લેવામાં આવે છે આ રીતે આપણે વિવિધ એક્શન્સનો ઉપયોગ કરી શકીએ તેથી આ વિશિષ્ટ સ્ટેટમાં મૂવ જેન ફંક્શન આ 7 એક્શન્સ ઉત્પન્ન કરશે અને તમારી પ્રથમ અલ્ગોરિધમ ને તેમાંની એક લેવી પડશે ધારો કે તે કોઈ કારણસર આ એક્શન પસંદ કરે છે હવે પરિસ્થિતિ એ છે કે આ રોબોટ પાસે બ્લોક K છે કારણ કે આ એક્શન પસંદ કરી છે હવે આ રોબોટ પાસે બ્લોક K છે અને બાકીનું બધું એમ જ છે આપણે આ નવા સ્ટેટને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકીએ પ્રોગ્રેસ એક્શન ની મદદ થી તેને વ્યાખ્યાયિત કરો જે કહે છે કે જો હું આ UnstackKJ એક્શન કરું છું તો મારે તેના નેગેટિવ ઈફેક્ટ્સ ને દૂર કરવા જ જોઈએ આ કિસ્સામાં UnstackKJ ના નેગેટિવ ઈફેક્ટ્સ છે OnKJ તેથી OnKJ હવે ટ્રુ નથી ArmEmpty હવે ટ્રુ નથી કારણ કે આર્મ પાસે બ્લોક K છે અને Clear પણ હવે ટ્રુ નથી પછી આપણે આ એક્શનના પોઝિટિવ ઈફેક્ટ્સ ઉમેરવા જ જોઈએ UnstackKJ એક્શનના પોઝિટિવ ઈફેક્ટ્સ Holding અને Clear છે તેથી આ ઈફેક્ટ હકીકતમાં હશે કારણ કે આર્મ પાસે બ્લોક K છે અને તમે બ્લોક K ઉઠાવી લીધું છે જેથી Clear થઈ જશે તેથી સ્ટેટમાં Clear ઉમેરવામાં આવશે તેથી તમારે નવા સ્ટેટ ને મેળવવા માટે આ પ્રોગ્રેસ એક્શન અમલમાં મૂકવાની છે હવે તમે જોઈ શકો છો કે આ એક્શન કર્યા પછી જયારે પણ ArmEmpty થઈ જાય છે ત્યારે આ એક્શન્સ પણ લાગુ થશે અત્યારે ArmEmpty નથી આર્મ પાસે બ્લોક K છે તેથી આ વન આર્મ રોબોટ સાથે તમે ફક્ત એક એક્શન કરી શકો છો K ને કોઈ જગ્યા એ મૂકવું કોઈ એક બ્લોક પર અથવા ટેબલ પર આમાંથી આપણે એમ કહીને સમજાવી શકીએ કે અહીંથી કાં તો તેના પર મૂકવામાં આવે છે અથવા તો તેને અહીં મૂકવામાં આવે છે કાં તો તે આના પર મૂકવામાં આવે છે અહીં સ્ટેટ સ્પેસ દોરવાનું મુશ્કેલ છે પરંતુ મૂળભૂત વિચાર છે કે તમે એક સ્ટેટથી બીજા સ્ટેટમાં જાઓ છો તમે જે પણ સ્ટેટને જોઈ રહ્યા છો ત્યાં મૂન જેન ફંક્શન અપ્લાય કરો જે લાગુ પડતી બધી એક્શન્સ શોધી આપે તેમાંથી એક એક્શન ને પસંદ કરો અને આગળ વધો તેથી આ રિપ્રેસેંટેશન પદ્ધતિ તમને જૂના સર્ચ ના નિયમને મંજૂરી આપે છે જેને આપણે નામ નથી આપ્યું એવું નથી કે આપણે આને નામ આપ્યું છે આપણે ફક્ત ફોરવર્ડ સ્ટેટ સ્પેસ સર્ચ કહીએ છીએ કારણ કે આપણે વ્યૂહરચના વિશે વાત કરી નથી તમે ડેપ્થ ફર્સ્ટ સર્ચ કરી શકો અથવા તમે બ્રેડથ ફર્સ્ટ સર્ચ કરી શકો અથવા તમે DFID પણ કરી શકો છો તમે અહીં કંઇપણ કરી શકો છો પરંતુ આમાં મુશ્કેલી શું છે ફોરવર્ડ સ્ટેટ સ્પેસ સર્ચની ખામી શું છે તમે આપેલ સ્ટાર્ટ સ્ટેટ અને ગોલ સ્ટેટ તરફ જુઓ તમે અવલોકન કરી શકો છો કે અહીં ખોટું શું છે અને જ્યારે તમે આ નિરીક્ષણ કરો ત્યારે તમારે ધ્યાનમાં રાખવું જોઇએ કે તમે ફક્ત બ્લોક્સ વર્લ્ડ માટે પ્રોબ્લેમ હલ નથી કરી રહ્યા આપણે આને સ્ટેટ સ્પેસ સર્ચ ના સામાન્ય અલ્ગોરિધમ તરીકે લખી રહ્યા છીએ જેમાં આપણે ઓપરેટર્સ અને એક્શનના સેટ સાથે ડોમેન ને પ્લગઈન કરી શકીએ છીએ તે ગોલ આધારિત નથી મેં જાણી જોઈને આ રીતે ડ્રો કર્યું છે કારણ કે તમે ગોલમાં ઇચ્છતા બ્લોક્સ A B અને D અહીં ડાબી બાજુ છે અને આ જમણી બાજુની આપણે ખરેખર કાળજી લેતા નથી અલબત્ત વાસ્તવિક દુનિયા એવી છે ધારો કે તમે તમારા માટે પ્લાનિંગ કરી રહ્યા છો કે આગળ શું કરવું પછી જો તમે IIT માં આ ક્ષણે જે સાચું છે તે વર્ણવવાનો પ્રયાસ કરો છો તો તમારી પાસે હજારો સ્ટેટમેન્ટ્સ હશે જેમ કે કોઈક ઓફિસમાં છે કોણ ત્યાં લેબમાં છે કેન્ટિનમાં છે આ વર્ગમાં શું થઈ રહ્યું છે વગેરે તમારી પાસે હજારો સ્ટેટમેન્ટ્સ હશે અને પછી તેમાંની હજારો એક્શન્સ શક્ય બનશે જ્યારે આપણે આ વિશેષ સમસ્યા જોઈએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે F અથવા I K અથવા L અથવા M ને ઉપાડવાનો કોઈ અર્થ નથી કારણ કે તે બધા આપણી સમસ્યા હલ કરવામાં મદદ નહીં કરે ગોલ પ્રાપ્ત કરવા માટે આ ભાગ પર કોઈ એકશન થવી જોઈએ હવે ફોરવર્ડ સ્ટેટ સ્પેસ સર્ચ સાથે એક સમસ્યા છે અને આ તે હકીકતથી ઉદ્ભવે છે કે સ્ટેટનું ડિસ્ક્રિપ્શન મોટું હોઈ શકે છે એપ્લિકેશનની સંખ્યા મોટી હોઈ શકે છે કારણકે ત્યાં એક મોટો બ્રાંન્ચિંગ ફેક્ટર છે આપેલ સ્ટેટમાં લાગુ પડતી એક્શન્સની સંખ્યા આ રીતે બ્રુટ ફોર્સ અપ્રોચ દ્વારા ધ્યાનમાં લઈએ તો ઘણી છે અને તે વાસ્તવિક વિશ્વની પરિસ્થિતિમાં પણ સાચી છે આપણે આ સમસ્યાને કેવી રીતે સંબોધિત કરી શકીએ એક અભિગમ એ હ્યુરિસ્ટિક સર્ચ છે અને તેના વિશે આ કોર્સમાં આપણે વિગત માં વાત નહીં કરીએ કારણ કે આપણી પાસે પૂરતો સમય નથી અને જો તમને આમાં રુચિ હોય તો પ્લાનિંગ કોર્સ માં તમારું સ્વાગત છે અને જ્યારે આપણે અહીં હ્યુરિસ્ટિક સર્ચની વાત કરીએ છીએ ત્યારે આપણે ડોમેન ઈંડિપેંડેન્ટ રીતે વાત કરીશું નહીં અગાઉ આપણે આ 8 પઝલ માટે કહ્યું હતું કે તમે બ્લોક્સ વર્લ્ડ ની આ હ્યુરિસ્ટિક નો ઉપયોગ કરી શકો છો આ એક હ્યુરીસ્ટિક છે તમે ઉપયોગ કરી શકો છો તમારી પાસે સંખ્યાબંધ બ્લોક્સ છે જે યોગ્ય જગ્યાએ છે પરંતુ આપણે હ્યુરિસ્ટિક ને ડોમેન પર આધારિત હોય તે રીતે વ્યાખ્યાયિત કરવા માંગતા નથી આપણને ડોમેન ઈંડિપેંડેન્ટ રીતે વાત કરવામાં રસ છે અને ડોમેન ઈંડિપેંડેન્ટ હ્યુરિસ્ટિક નો વિચાર એ છે કે સરળ સમસ્યાઓ હલ કરવી અને આપણે જે અભિગમનો ઉપયોગ પ્લાનિંગમાં કરીએ છીએ તે છે રિલેક્સ પ્લાનિંગ પ્રોબ્લેમ નું સોલ્યૂશન તેથી એક અભિગમ એ રિલેક્સ પ્લાનિંગ પ્રોબ્લેમને હલ કરવાનો છે તો તેનો અર્થ શું છે મારો મતલબ કે જો હું સ્ટાર્ટ સ્ટેટ S માં છું અને મારી પાસે સ્ટેટ્સ S1 S2 S3 S4 S5 માટે આ બધા સંભવિત મૂવ્સ છે તો પછી હું રિલેક્સ પ્લાનિંગ પ્રોબ્લેમને આ રીતે હલ કરીશ S1 થી ગોલ તરફ જવાનું S2 થી ગોલ તરફ જવાનું S3 થી ગોલ તરફ જવાનું S4 થી ગોલ તરફ જવાનું અને S5 થી ગોલ તરફ જવાનું રિલેક્સ્ડ પ્લાન કહેવાતા આ સોલ્યૂશન તરફ જુઓ રિલેક્સ્ડ પ્લાન જુઓ અને જુઓ કે કયો રિલેક્સ્ડ પ્લાન મૂવ્સ ની સંખ્યાની દ્રષ્ટિએ સસ્તું હોઈ શકે તેથી જો S2 ના રિલેક્સ્ડ પ્લાન માં મૂવ્સ ની સંખ્યા ઓછી છે તો હું કહીશ કે હું S થી S2 તરફ જઈશ અગાઉ હ્યુરિસ્ટિક સર્ચ માટે આપણે કંઈક આવું જ કહ્યું છે આપણે કહ્યું હતું કે આપણે આ બધી બાબતોમાં હ્યુરિસ્ટિક ફંક્શન લાગુ કરીશું અને જે ગોલ ની સૌથી નજીક હોય તેને પસંદ કરીશું સિવાય કે અહીં આપણે ગોલ પર જવા માટે આ દરેક સ્થિતિ ને હલ કરવા માટે ની પ્રોબ્લેમ સોલવિંગ સ્ટ્રેટેજી શાબ્દિક રૂપે લાગુ કરી રહ્યા છીએ અને તે જોઈએ છીએ કે ગોલ ની નજીક કયું સ્ટેટ છે હવે પ્રથમ સવાલ છે કે હ્યુરિસ્ટિક ફંક્શન નું કમ્પ્યૂટેશન એ મૂળ બ્રુટ ફોર્સ પ્રોબ્લેમ ને હલ કરવા જેટલું મોટું ન હોવું જોઈએ જો કમ્પ્યૂટેશન મોટું હોય તો પછી હ્યુરિસ્ટિક ફંક્શનનો કોઈ ફાયદો નથી આપણે અત્યાર સુધી અહીં ડોમેન ડિપેન્ડન્ટ હ્યુરિસ્ટિક ફંક્શન્સ જોયું છે આપણે કહ્યું હતું કે તે એક સ્ટેટિક ફંકશન છે તમે ફક્ત સ્ટેટને જુઓ છો અને કમ્પ્યૂટેશન કરો છો ઉદાહરણ તરીકે તમે યુક્લિડીયન ડિસ્ટન્સ અથવા જેમ કે આપણે બ્લોક્સ વિશે કરી છે તે સસ્તા હતા આ સ્થિતિમાં આપણે રિલેક્સ પ્લાનિંગ પ્રોબ્લેમ ને એવી રીતે બનાવીએ છીએ કે તેને કોમ્પ્યુટેશનલ રીતે હલ કરવું સરળ છે અને જ્યારે આપણે કોમ્પ્યુટેશનલ રીતે સરળ સમય કહીએ છીએ ત્યારે આપણો મતલબ પોલીનોમિયલ ટાઈમ છે તેથી જયારે આ બધા સ્ટેટ્સ ને રિલેક્સ પ્લાનિંગ પ્રોબ્લેમ તરીકે હલ કરી શકાય છે અને તે પોલીનોમિયલ ટાઈમ માં ઉકેલી શકાય છે પછી આપણી પાસે હમણાં K પોલીનોમિયલ ટાઈમ હશે અને પછી અહીં એ નક્કી કરી શકાય કે અહીં કયા એક નો ઉપયોગ કરવો તેથી યાદ રાખો કે સરળ ડોમેનમાં પણ પ્લાનિંગ મુશ્કેલ છે તે PSPACE COMPLETE છે જેનો અર્થ છે કે તેને પોલીનોમિયલ સ્પેસ અને એક્સપોનેન્શીઅલ ટાઈમ ની જરૂર પડે છે અને અહીં આપણે આપણે એક સરળ સમસ્યા હલ કરીશું પરંતુ તેમાંથી ગોલ ની નજીક કઈ છે તેનો અંદાજ કાઢવાનો પ્રયત્ન કરો અને નોંધ લો કે આ ડોમેન થી સ્વતંત્ર રીતે કરવામાં આવી રહ્યું છે આ કેવી રીતે કરવું રિલેક્સ પ્લાનિંગ પ્રોબ્લેમ કહે છે એક્શન્સના નેગેટિવ ઈફેક્ટ્સને અવગણો અને તેને રિલેક્સ એક્શન્સ કહેવામાં આવે છે તેથી હું ફક્ત આ ભાગને અવગણું છું અને પછી તમે કલ્પના કરો છો તો તે એકવિધ પરિસ્થિતિ બની જશે તમે સ્ટાર્ટ સ્ટેટ માં નવા પ્રેડિકેટ્સ ઉમેરવાનું ચાલુ રાખો છો પરંતુ કોઈ પ્રેડિકેટ હટાવતા નથી પ્રેડિકેટ્સ હટાવવા થી પ્લાનિંગ જટિલ થતું જાય છે જેમ કે તમે J પર થી K ને ઉઠાવો તો હવે K એ J પર નથી પરંતુ જો હું On KJ ને રિલેક્સ પ્લાન માં રાખું છું તો હું પ્રેડિકેટ્સ ના સમૂહને એકવિધ રીતે વધારું છું અને અમુક સમયે હું તે પ્રેડિકેટ્સ ને આ સેટ માં લઈશ અને પછી હું કહીશ કે રિલેક્સ પ્લાનિંગ પ્રોબ્લેમ હલ થઈ ગયું તેથી તે સૂચવે છે કે જ્યારે નેગેટિવ ઈફેક્ટ્સને અવગણવામાં આવે છે ત્યારે રિલેક્સ પ્લાનિંગ પ્રોબ્લેમ નું નિરાકરણ લાવવા માટે પોલીનોમિયલ ટાઈમ જોઈશે અને હ્યુરિસ્ટિક સર્ચ એ અભિગમનો ઉપયોગ કરે છે હ્યુરિસ્ટિક ગણતરી કરવાની બીજી અમુક રીતો છે પરંતુ આપણે તેને નહીં જોઈએ તેના બદલે આપણે બેકવર્ડ સ્ટેટ સ્પેસ સર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરીશું આપણે પહેલાથી જ બેકવર્ડ રિઝનિંગના સંપર્કમાં કામ કરી રહ્યા છીએ સમય 3553 નો સંદર્ભ લો ઉદાહરણ તરીકે સમય 3536 નો સંદર્ભ લો AO અલ્ગોરિધમ AO Algorithm અને ANDOR ગ્રાફ ANDOR graph તેમજ ગોલ ટ્રી એટલે કે તમે ગોલ થી પાછળ ની તરફ કામ કરો છો પરંતુ ત્યાં રિપ્રેસેંટેશન બેકવર્ડ રિઝનિંગ માટેનું અનુરૂપ હતું આપણે કહ્યું હતું કે તમે આપેલ ગોલ ને સબ ગોલ્સ માં આ રીતે ડિકોમ્પોઝ કરી શકો છો અને તે પછી તે સબ ગોલ્સ ને વધુ સબ ગોલ્સ માં ડિકોમ્પોઝ કરો અને આખરે તમારી પાસે હલ કરવા માટે ખુબ નજીવા સબ ગોલ્સ છે અહીં આપણે રિપ્રેસેંટેશન બદલી રહ્યા નથી પરંતુ આપણે બેકવર્ડ રિઝનિંગ કરીએ છીએ હવે આપણે થોડીક બાબતોને ફરીથી જાણવાની જરૂર છે આ મશીનરી હવે લાગુ પડશે નહીં ચાલો આપણે રિલેવન્ટ એક્શન્સ વિશે વાત કરીએ ઉદાહરણ તરીકે એક્શન A એ ગોલ g માટે રિલેવન્ટ છે આ અમુક અંશે એપ્લિકેબલ એક્શન્સ જેવું છે ફોરવર્ડ સ્ટેટ સ્પેસ સર્ચ ના કિસ્સા માં એક્શન્સ આપેલ સ્ટેટ માટે એપ્લિકેબલ હોય છે બેકવર્ડ સ્ટેટ સ્પેસ સર્ચ ના કિસ્સા માં એક્શન્સ ગોલ ડિસ્ક્રિપ્શન માટે એપ્લિકેબલ હોય છે આપણે કહી શકીએ કે એક્શન A એ ગોલ g માટે રિલેવન્ટ છે જો નીચેની કન્ડિશન સાચી હોય તો એક્શનની પોઝિટિવ ઈફેક્ટ ગોલમાં ટ્રુ હોવી જરૂરી છે જેનો અર્થ છે કે એક્શનના પોઝિટિવ ઈફેક્ટ્સ અને ગોલ નું ઈન્ટરસેકશન ખાલી હોવું જોઈએ નહીં કંઈક એવું નિર્માણ થવું આવશ્યક છે જે ગોલ માટે રિલેવન્ટ હોય તો આપણે કહીએ કે એક્શન રિલેવન્ટ છે પરંતુ બીજી વસ્તુ છે જે તમે ઇચ્છો effects g એક્શનની નેગેટિવ ઈફેક્ટ ગોલમાં ટ્રુ ન હોવી જોઈએ યાદ રાખો કે ગોલ એ પ્રેડિકેટ્સ નો સેટ છે જેને આપણે ટ્રુ જોવા માંગીએ છીએ અને તમે એવી એક્શન્સ શોધી રહ્યા છો જે ગોલ ને પ્રાપ્ત કરશે એક્શન A એ ગોલ સાથે રિલેવન્ટ છે જો તેના પોઝિટિવ ઈફેક્ટ્સ અને ગોલ માં કંઈક કોમન હોય તેનો અર્થ છે કે નેગેટિવ ઈફેક્ટ્સ અને ગોલ માં કંઈ કોમન નથી હવે અહીં ગોલ માં 2 પ્રેડિકેટ્સ છે અને તમે જોઈ શકો છો કે 2 એક્શન્સ રિલેવન્ટ છે અને તમે મને કહો કે 2 એક્શન્સ કઈ હતી હવે હું ગોલ થી સબ ગોલ્સ તરફ આગળ વધી રહ્યો છું જો હું ઇચ્છું છું કે આ પ્રાપ્ત થાય અને જો આ મારી અંતિમ એક્શન છે તો હું તેને પ્રાપ્ત કરીશ હું રિલેવન્સી ની ફક્ત આ વ્યાખ્યાનો ઉપયોગ કરી રહ્યો છું અહીં કોઈ ડીપ રિઝનિંગ નથી કઈ એક્શન્સ રિલેવન્ટ છે તે જોવા માટે આ પરીક્ષણ લાગુ કરું છું વિદ્યાર્થી StackAB StackAB અને બીજું છે StackBD હવે ફોરવર્ડ સ્ટેટ સ્પેસ સર્ચ ના પ્રમાણ માં બેકવર્ડ સ્ટેટ સ્પેસ સર્ચ એ બ્રાંન્ચિંગ ફેક્ટર ના રૂપ માં એક મોટો લાભ આપે છે કારણ કે બેકવર્ડ સ્ટેટ સ્પેસ સર્ચ એ ગોલ પર કેન્દ્રિત છે તે ફક્ત તેવી એક્શન્સ તરફ ધ્યાન આપી રહ્યું છે જે ગોલ પ્રાપ્ત કરશે અને આ ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે બ્રાંન્ચિંગ ફેક્ટર નાનો છે અહીં આપણે ફક્ત 2 એક્શન્સ પર વિચાર કરીએ છીએ અને અહીં ઘણી એક્શન્સ ધ્યાનમાં લેવામાં આવી હતા આ બેકવર્ડ રિઝનિંગ સમયનો સંદર્ભ લો 3952 નો મુખ્ય ફાયદો છે તે પછી આપણે રીગ્રેસન વિશે વાત કરીએ તમે સબ ગોલને કેવી રીતે ડિફાઈન કરશો એક્શન A તે ઈફેક્ટ્સ ઉત્પન્ન કરે છે એટલે આગળના સ્ટેટ માં અથવા આગળના ગોલ ડિસ્ક્રિપ્શન માં તે ટ્રુ ના હોવા જોઈએ અને અહીં a ની પ્રિકન્ડિશન્સ જે અગાઉના ગોલ સ્ટેટમાં એપ્લિકેબલ હશે તેથી આને રીગ્રેશન કહેવામાં આવે છે અને જો તમે અહીં રીગ્રેશન કરવા માંગતા હો તો StackAB પરની ઈફેક્ટ્સ ને દૂર કરવી જ જોઇએ એટલે કે OnAB પરંતુ ગોલ માટે OnBD પણ છે હવે આપણને StackAB એકશન માટે ની પ્રિકન્ડિશન્સ Holding અને Clear ની જરૂર છે એ જ રીતે અહીં રીગ્રેશન માટે OnAB Holding અને Clear છે જો તમે D પર B ને સ્ટેક કરવા જઈ રહ્યા છો તો તમારી પાસે B હોવું જોઇએ Holding અને Clear હોવું જોઈએ આ રીતે આપણે ગોલથી સબ ગોલ્સ તરફ પાછળ આવી રહ્યા છીએ અને આ જ રીતે આપણે બેકવર્ડ સર્ચ માટે જઈશું મુખ્ય ફાયદો કે જે હું શોધી રહ્યો છું તે નીચું બ્રાંન્ચિંગ ફેક્ટર છે કારણ કે હું ફક્ત તે એક્શન્સ તરફ જ ધ્યાન આપું છું જે ગોલ પ્રાપ્ત કરવા માટે જરૂરી છે પરંતુ અહીં એક સમસ્યા છે આ બીજી એક્શન તરફ ધ્યાન આપો તમે કલ્પના કરો કે તમે શું કરી રહ્યા છો અહીં ગોલ OnAB અને OnBD છે અને તમે કહી રહ્યા છો કે છેલ્લી એક્શન StackBD હશે જો તમે કલ્પના કરવાનો પ્રયાસ કરો તમે જોશો કે તે વ્યવહારીક રીતે અશક્ય છે કારણ કે જ્યારે A એ B પર છે ત્યારે તમે B ને પકડી નહીં શકો તેથી જો તમે આ બંને જુઓ તો તે અસંગત છે તે એક જ સમયે સાચા હોઈ શકતા નથી તદુપરાંત જો હું અહીંથી રિગ્રેસ કરવા માંગું છું તો હું કોઈપણ ગોલ લઈ શકું છું હું આ ગોલ ને પ્રાપ્ત કરવા માટે એક એક્શન પસંદ કરી શકું છું જેમ કે StackBD છે આ લક્ષ્યને હાંસલ કરવા માટે હું એક એક્શન પસંદ કરી શકું છું જે Unstack અથવા PickUp હશે અને હું આ ગોલ ને પ્રાપ્ત કરવા માટે કોઈ એક્શન પસંદ કરી શકું છું જે D પર થી કંઈ અનસ્ટેક કરશે ઉદાહરણ તરીકે હું પ્રથમ એક્શન પસંદ કરી શકું છું હું StackBD કહી શકું છું અને જ્યારે હું આ રિગ્રેસ કરું છું ત્યારે મને Holding Clear મળે છે અને પછી આની પ્રિકન્ડિશન્સ Holding અને Clear છે અહીં Holding Clear એ StackBD એક્શન ના કારણે છે તમે જોઈ શકો છો કે આ એક અશક્ય સ્થિતિ છે સંભવત આ કોઈ સ્ટેટ નથી જ્યારે આ એક સ્ટેટ છે જેમાં તમે સંમત થઈ શકો કારણ કે B એ D પર છે અને રોબોટ આર્મ પાસે A છે તમે A ને B પર સ્ટેક કરવાના છો જે સંપૂર્ણપણે શક્ય છે હકીકતમાં તે આ પ્લાનિંગ નો એક ભાગ હશે જયારે આ શક્ય નથી આ તમને કહે છે કે રોબોટ આર્મ પાસે B છે અને તે જ સમયે રોબોટ આર્મ A ને પકડે છે પરંતુ તમારી પાસે વન આર્મ રોબોટ છે તેથી આ શક્ય નથી તેથી બેકવર્ડ સ્ટેટ સ્પેસ સર્ચનો આ ફાયદો છે કે આપણને નીચું બ્રાંન્ચિંગ ફેક્ટર મળે છે કારણ કે તે લક્ષ્ય નિર્દેશિત છે પરંતુ તેનો એક ગેરલાભ છે કે આપણને જે મળે છે તે કદાચ સ્ટેટ ન હોય હવે આ પ્રોગ્રેસ એક્શન સાઉન્ડ છે મારો અર્થ છે કે તે અન્ય સ્ટેટ સ્પેસ ની નજીક છે જ્યારે તમે કોઈ સ્ટેટમાં પ્રોગ્રેસ એક્શન લાગુ કરો છો ત્યારે તમને સ્ટેટ મળે છે રિગ્રેસ એક્શન સાઉન્ડ નથી જ્યારે તમે કોઈ ગોલ પર રિગ્રેસ એક્શન લાગુ કરો છો ત્યારે તમને એક ગોલ ડિસ્ક્રિપ્શન મળે છે જે સ્ટેટ હોવું જરૂરી નથી જે કદાચ સ્ટેટનો ભાગ ન હોઇ શકે ઉદાહરણ તરીકે આ સ્ટેટનો ભાગ હોઈ શકતો નથી કેવી રીતે OnAB અને Holding એકસાથે સાચું હોઈ શકે આ રમતના નિયમો પ્રમાણે આ મંજૂર નથી તમારી પાસે વન આર્મ રોબોટ છે જેની પાસે B હોવું જોઈએ તો પછી B ની ઉપર કાંઈ હોય તે શક્ય નથી આપણે આ સમસ્યા નું સમાધાન કેવી રીતે મેળવીશું આ સાઉન્ડ નથી ત્યાં તમે 2 વસ્તુઓ કરી શકો છો ક્યારે આપણે બેકવર્ડ સ્ટેટ સ્પેસ સર્ચ ને બંધ કરશું જયારે આપણે સ્ટાર્ટ સ્ટેટ સુધી પહોંચી જઈએ તેનો અર્થ શું છે અહીં તમે કયા ટેસ્ટ નો ઉપયોગ કરશો વિદ્યાર્થી લાગુ પડતી એક્શન્સની પ્રિકન્ડિશન્સ તમે આ સમાપ્ત કરો છો જ્યારે g તે સ્ટાર્ટ સ્ટેટ નો ભાગ છે યાદ રાખો કે તમે એક સબ ગોલ થી બીજા સબ ગોલમાં બીજા સબ ગોલ થી ત્રીજા સબ ગોલ સુધી આ રીતે રીગ્રેસ કરો છો જો તમારી પાસે પ્રેડિકેટ્સ નો એવો સેટ હોય જે પ્રારંભમાં સાચા હોય તો તમારે વધુ એક્શન્સ લેવાની જરૂર નથી તમે પહેલાથી જ ત્યાં છો તમે આ કંડિશન્સ નો ઉપયોગ કરો છો તમારે ચકાસવું જોઈએ કે બેકવર્ડ સ્ટેટ સ્પેસ સર્ચ નો ઉપયોગ કરીને આ પ્રકારની યોજના બનાવવાનું શક્ય છે પરંતુ આ એક વેલીડ પ્લાન નથી તેથી હું વેલીડ પ્લાન માટે ચેક કરી શકું છું તે કેવી રીતે કરવું વેલીડ પ્લાન માટે ચેક તે પ્લાન π અને પ્રોબ્લેમ ડિસ્ક્રિપ્શન ને આર્ગ્યુમેન્ટ તરીકે લે છે પ્રોબ્લેમ ડિસ્ક્રિપ્શન એટલે સ્ટાર્ટ સ્ટેટ S ગોલ ડિસ્ક્રિપ્શન g અને એકશન્સ નો સેટ તેથી આ ઇનપુટ થી તમે નાનકડું રૂટિન લખી શકો જે સ્ટાર્ટ સ્ટેટ થી શરૂ થશે અને હું વિગત લખીશ નહીં તે સ્ટાર્ટ સ્ટેટ થી શરૂ થશે અને એક્શન્સ સાથે પ્રોગ્રેસ કરતા રહેશે ak તેથી પ્લાન k એક્શન્સ નો છે તમે સ્ટાર્ટ સ્ટેટ થી શરૂ કરો છો અને પ્રથમ એક્શન લાગુ કરો અને આપણે જોયું છે કે પ્રોગ્રેસ થી તમને નવું સ્ટેટ મળશે તે માટે બીજી એક્શન લાગુ કરો પછી તમે ત્રીજી એક્શન લાગુ કરો અને અંત સુધી તમે એક્શન્સ લાગુ કરતા રહો પછી તમે જોશો કે તમે ગોલ સ્ટેટ સુધી પહોંચી ગયા છો કે નહીં અને જો તમે આ રીતે પ્લાન બનાવશો તો આ ટેસ્ટ કહેશે કે આ પ્લાન નથી ઉદાહરણ તરીકે આ એક્શન બિલકુલ લાગુ થશે નહીં કારણ કે તમે ક્યારેય એવી સ્થિતિમાં નહીં પહોંચો જ્યાં તમે આ બંને વસ્તુઓને એકસાથે રાખશો તેથી તમે એ ચેક કરી શકો છો બીજું તમે કન્સિસ્ટન્સી માટે ચેક કરી શકો છો કારણ કે સ્ટાર્ટ સ્ટેટ માં 100 તથ્યો હોઈ શકે છે તેથી ઉદાહરણ તરીકે અહીં આપણી પાસે F E H G K વિશે તથ્યો છે પરંતુ બેકવર્ડ સર્ચ માં તે ક્યારેય નહીં હોય તેથી તે ગોલ ડિસ્ક્રિપ્શનમાં ક્યારેય નહીં આવે જુઓ તમે A ને B પર સ્ટેક કરવા માંગો છો અને B ને D પર સ્ટેક કરવા માંગો છો તેથી પહેલા મારે B ને D પર સ્ટેક કરવો છે અને પછી B પર A ને સ્ટેક કરો B ને D પર સ્ટેક કરવા માટે પેહલા મારે B ને ટેબલ પર થી ઉપાડવું પડશે એટલે PickUp તેના માટે A ને ત્યાં થી હટાવવું પડશે પછી C ને D પર થી હટાવવું પડશે પછી તે B ને D પર સ્ટેક કરશે પછી તે A ને B પર સ્ટેક કરશે તે ફક્ત સ્ટાર્ટ સ્ટેટ માં જ છે તેથી જ સબસેટ આવશ્યક છે કન્સિસ્ટન્સી માટે નું આ ચેક કહે છે કે આ સ્ટેટ થી પાછળ ન જાઓ અથવા આ સ્ટેટને દૂર કરો અહીંથી પાછળ નહીં જાઓ તેના બદલે આ તરફ આગળ જાઓ વાસ્તવિક પ્લાન માં જોઈ શકો છો કે અંતિમ એક્શન StackAB હશે તેની પહેલાની એક્શન તે Holding અથવા Clear ને ટ્રુ બનાવવા માટે હોવી જોઈએ એકવાર Clear થઈ જાય અને પછી Holding A ને ટેબલ પર થી લેવામાં આવશે આમ છેલ્લે થી ત્રીજી એક્શન Pickup હશે અમુક ભાગ એવા છે જે પ્લાન માં રહેશે અમુક ભાગ એવા છે જે કપાઈ જશે અને પછી તમારી પાસે આ અંતિમ ચેક છે જો તમને લાગે કે તે સમસ્યાનું સમાધાન લાવે છે તો પછી જુઓ કે તે વેલીડ પ્લાન છે કે નહીં જો તે વેલીડ પ્લાન છે તો પછી ઉકેલ સ્વીકારો અન્યથા સર્ચ ચાલુ રાખો અને આ કન્સિસ્ટન્સી ચેક વિશે સારી બાબત તે છે કે તે સંપૂર્ણ હોવું જરૂરી નથી જો તે સંપૂર્ણ છે તો તે આ સ્ટેટને સાબિત કરશે જો તે સંપૂર્ણ ન હોય તો તમે એક્શન્સની શ્રેણી ઉત્પન્ન કરી શકો છો અને તમને તે કોઈ પ્લાન નહીં લાગે અને પછી તમે પાછા આવો અને ફરીથી પ્રયાસ કરો તેથી જો તમારી પાસે સંપૂર્ણ કન્સિસ્ટન્સી ચેક ન હોય તો પણ તે કાર્ય કરશે આગલા વર્ગમાં આપણે એક અભિગમ જોવા માટે પ્રયત્ન કરીશું જે બેકવર્ડ સર્ચ અને ફોરવર્ડ સર્ચ ની સારી બાબતો ને જોડશે ફોરવર્ડ સર્ચ ની સારી વિશેષતા એ છે કે તે સાઉન્ડ છે જે કંઈપણ એક્શન્સનો ક્રમ ઉત્પન્ન કરે છે તે વેલીડ પ્લાન્સ છે કારણ કે ઍપ્લિકેબીલીટી ટેસ્ટ સાઉન્ડ છે બેકવર્ડ સ્ટેટ સ્પેસ સર્ચ વિશેની સારી વિશેષતા એ છે કે બ્રાંન્ચિંગ ફેક્ટર ઓછા છે પરંતુ ખરાબ મુદ્દો એ છે કે તે સૌથી ખરાબ સ્ટેટ્સ નું નિર્માણ કરે છે આ એક ખરાબ સ્ટેટ છે તે સ્ટેટ નથી અને તેને દૂર કરવા માટે આપણે બિનજરૂરી વધારાનું કામ કરવું પડશે તેથી આપણે એક અલ્ગોરિધમ જોઈશું જે આ રીતે બેકવર્ડ ની જેમ શોધશે અને ફોરવર્ડ ની જેમ પ્લાન બનાવશે જે આ કરી રહ્યું છે તે બેકવર્ડ ફેશનમાં સર્ચ અને છેલ્લી એક્શનથી પ્લાન બનાવે છે આ છેલ્લી એક્શન છે આ છેલ્લે થી બીજી એક્શન છે તમે જોઈ શકો છો એ સારી પ્રોસેસ નથી આ સારી યોજનાઓનું નિર્માણ કરી રહ્યું છે પરંતુ તે ખૂબ સર્ચ કરી રહ્યું છે આપણે આ બંને ને સંયોજિત કરવા છે જે પછી ના વર્ગ માં જોઈશું તેથી અહીં આપણે અટકી જઈશું